'આપત્તિ પુનરીકવરી પ્રાપ્તિ અને વધુ સારી રીતે નિર્માણbuild back better' ના કોર્સમાં આપનું સ્વાગત છે મારું નામ રામ સતીશ છે હું એક સહાયક છું આર્કિટેક્ચર અને યોજના વિભાગ ભારતીય ટેકનોલોજી રુર્કીમાં આજે હું એક હેરિટેજ ઘટક વિશે ચર્ચા કરવા જઇ રહ્યો છું તે કેવી રીતે જોખમમાં છે અને કેવી રીતે કોઈ બહુ શાખાકીય દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરી શકે છે અને જોખમ વ્યવસ્થાપન યોજના સાથે સંરક્ષણ યોજના કેવી રીતે કાર્ય કરે છે તે પણ તેથી આ જોખમમાં રોક આશ્રયસ્થાનો વિશે છે અને આખા વિશ્વમાં જો આપણે પ્રાચીન માણસના આશ્રય પર નજર કરીએ તો આશ્રયનું મૂળ સ્વરૂપ ગુફાઓ છે તમે ગુફાના નિવાસ અને ખડક આશ્રયસ્થાનોને જાણો છો અને વિશ્વના જુદા જુદા ભાગોમાં હજી પણ કેટલાક પુરાવા છે કે અગાઉના માણસ કેવી રીતે જીવે છે અને તેમની પેઇન્ટિંગ્સની કેટલીક ઇમેજીસ છે ત્યાં તેમના વિચરતી અથવા પશુપાલન જીવન અથવા શિકાર જીવનની કેટલીક ઇમેજીસ છે તેથી આજની પેઢી આપણા એઈતિહાસિક રેકોર્ડ્સ અને માનવ જીવનના માનવશાસ્ત્રના પાસામાંથી કેવી રીતે શીખી શકે છે તે આ બધું શીખવા છે તેથી જ્યારે તમે આ ઇમેજ પર જુઓ છો ત્યારે હું કોઈ ઇતિહાસકાર તરીકે વાત કરતો નથી હું કોઈ આર્કિટેક્ટ તરીકે વાત કરતો નથી હું જોખમના પરિપ્રેક્ષ્યથી વાત કરું છું કેવી રીતે આ વારસો મલ્ટિ ડિસિપ્લિનરી પરિપ્રેક્ષ્ય ઘટક માંથી જોખમમાં મૂકાયો હતો અને કોઈ તેના પરથી કેવી રીતે જોઈ શકે છે તેથી જ્યારે તમે આ ઇમેજ જુઓ છો ત્યારે સ્પષ્ટપણે કોઈ નોંધ્યું છે કે ત્યાં કોઈ પ્રકારનું પ્રવાહી લાવા અથવા કંઈક આવ્યું છે જે આ ક્ષેત્રની આજુબાજુ વહી ગયું છે અને તે સ્થાયી થઈ ગયું છે અને તે જ રીતે ગૂગલ અર્થ નકશા પરથી તમે જોઈ શકો છો કે આખું ઉતાર અને ઢોળાવ અને પાસાં જે તે ઠંડકથી રચાય છે અને પછી તમે અહીં કેટલાક ખડક જેવા પર્યાવરણ અને ખીણની વસ્તુ જોઈ શકો છો જો તમે થોડી નજીક જાઓ છો તે જ ખડકો તે આના જેવું લાગે છે જ્યાં તેની આસપાસ પર્વતો હોય છે પર્વતોનો એક ખૂબ જ પ્લેટોનો પ્રકાર હોઈ છે અને જો તમે વધુ નજીક જાઓ અને આ તે છે જે આપણે પિતાલખોરા ગુફાઓને જોઈ શકીએ છીએ આ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટની સત્માલા રેન્જમાં આવેલા છે અને હકીકતમાં હું આ જેવા બે મહત્વના લોકોને ક્રેડિટ આપવા માંગુ છું જે મોટાભાગની માહિતી પ્રભાકર નંદગોપાલના સ્ત્રોતમાંથી મળી છે તે સમયે તે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણમાં એક અધિક્ષક પુરાતત્ત્વવિદ્ હતા અને તેમનું કાર્ય રહ્યું છે તેઓ આ પ્રોજેક્ટ્સ પર અને દેશપાંડેના કામ પર પણ કામ કરી રહ્યા છે તેથી આ એસપીએ ભોપાલમાં અગાઉ મારો વિદ્યાર્થી હતો તે શિવી જોશીની પાસેથી મેળવવામાં હું સક્ષમ છું તેથી ઘણા ફોટોગ્રાફ્સ અને ઘણી વિગતો છે જે હું તેમના કામ પરથી શીખી રહ્યો છું ડો નંધગોપાલની કૃતિ અને તમે જે જોઈ શક્યા તે ગુફામાં રહેનાર વસાહત છે અને હકીકતમાં આ એક પ્રકારનું ખોદકામ સ્થળ પણ હતું જ્યાં લોકોને ખ્યાલ આવે છે કે અહીં માનવ વસાહત રહી છે અને આમાં તમે ઘણી વિચરતી જાતિઓ શોધી શકો છો જે તમે આસપાસ ફરતા જાણો છો અને એક તે છે કે તે માત્ર નામની નજીકમાં જ નથી પરંતુ તેઓ મુસાફરી પણ કરે છે જો તમે તેમના નેટવર્ક્સ વેપારના નેટવર્ક્સ પર નજર નાખો તો તે મહિષ્મતી તરફ પાછો જાય છે તે ઉજ્જૈન તરફ પાછો જાય છે તે મધ્યપ્રદેશના ભીમબેટકામાં પાછો જાય છે તમે જાણો છો તેથી એલોરા અજંતા છે તેથી તે જ રીતે એક નેટવર્ક રહ્યું છે કે લોકો ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગના જુદા જુદા ભાગોમાં કેવી રીતે મુસાફરી કરી સ્થળાંતર કરી સ્થાયી થયાં છે અને બંદર શહેરોમાં તેમનો વિસ્તરણ તમે જાણો છો કે બંદર શહેરોની પશ્ચિમ બાજુએ તેઓ નીચે કેવી રીતે સ્થાયી છે અને તમે કેવી રીતે આ ગુફાના નિવાસોમાં આફ્રિકન ખંડમાં તેમજ દક્ષિણ અમેરિકન ખંડમાં કેટલીક સમાનતાઓ કેવી રીતે છે અને તેમાં કેટલિક સમાનતાઓ જોઈ શકો છો માણસ કેવી રીતે જીવે છે તેના કેટલાક પ્રકારનાં નિરૂપણો છે તેથી આ બૌદ્ધ સ્થળનું લેઆઉટ છે જે પિત્તલોરા ગુફાઓ છે જે ઓરંગાબાદ જિલ્લામાં છે હવે શરૂઆતમાં આ સાઇટ્સ લગભગ પૂર્વે 250 BC જાય છે જે લગભગ 3 જી સદી પૂર્વેની છે અને તે કરવામાં આવી નથી જો તમે નજર નાખો તો ત્યાં લગભગ 13 જેટલી ગુફાઓ છે જે ખોદકામની પ્રક્રિયામાં મળી આવી છે અને તેમાંની કેટલીક ગુફાઓની શોધ ખૂબ પછીથી થઈ છે અને કેટલીક શરૂઆતમાં મળી આવી હતી અને જો તમે તબક્કાવાર જુઓ અને તમે જે અહીં જોઈ શકો છો તે ગુફા નંબરો છે જે 1 2 3 4 5 6 7 9 અને 6a પર લખી છે અને 10 11 અને 12 અને 13 તમારી નીચેની બાજુ પર છે ત્યાં પણ છે કે તે સમાન સ્વરૂપ નથી તે સમાન ગોઠવણીની નથી જે તમે નંબર 3 પરથી જોઈ શકો છો જે એક પ્રકારની ચૈત્ય પ્રકારની વસ્તુ છે અને અહીં ફરી 13 માં બૌદ્ધ શૈલી માટે એક પ્રકારનો ચૈત્ય અને વિહાર છે તમે જોઇ શકો છો અને જ્યાં આપણે નંબર 1 વિશે વાત કરી જે ગુફા ખૂબ જ પ્રારંભિક તબક્કાની છે જે 250 BC પૂર્વેની છે અને પછી બીજા તબક્કામાં જે 1 સી અને 2 અને 3 ની વાત કરે છે જે એક નાનું છે અને ત્રીજું છે એ ચૈત્યનો એક પ્રકાર છે જે વિસ્તરેલ કોરિડોર છે તેથી તે ફરીથી 250 બીસીની છે જ્યારે નંબર 4 એ એક વિશાળ ચોરસ આધાર માનવામાં આવે છે જે 250 થી 200 BC પૂર્વેની છે જ્યારે 7 માં જે સમાન હોય છે જેની પાસે ફરીથી નાના ઘટકો હોય છે તેની આસપાસ નાના ભાગો હોય છે અને તે તબક્કો 4 થી પાછા આવે છે જે આશરે 200 280 BC છે અને તે જ રીતે તમારી પાસે 6 અને 2a છે તે બધા ફરીથી પૂર્વે 180 થી 160 BC પર પાછા આવી રહ્યા છે અને જો તમે તે નંબર 11 અને 12 ની જેમ જોવા આવો જ્યાં તમે ગુફાઓની બીજી બાજુની નીચેની બાજુએ જોઈ શકો તો તમે જોઈ શકો છો કે તેમની તારીખો પ્રથમ સદી BC અને પ્રથમ સદી એડી ની છે અને નંબર 89 આ પણ ફરીથી 13 ની તરફ જાય છે જે બીજી સદી એડીમાં વધુ શુદ્ધ તબક્કા છે તેથી આ તે લગભગ 250 બીસી પૂર્વેથી બીજી સદી એડી સુધી લગભગ લેવાયું છે તેથી તે એક પ્રકારની સમયરેખા છે કે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટની સત્મલા રેન્જમાં આ ગુફાના રહેઠાણો કેવી રીતે આ ક્ષેત્રમાં વિકસાવવામાં આવ્યા છે હવે તેઓ આ પ્રક્રિયા કેવી રીતે કાઢી શકશે તમે જાણો છો કે ત્યાં પુરાવા મળી ચૂક્યા છે કેટલાક આઇકોનોગ્રાફિસ્ટ આવી ચૂક્યા છે જેમણે તેમના પેઇન્ટિંગ્સ કેવી રીતે કર્યાં તેમના થાંભલા પર કેવી રીતે પ્રતીકાત્મક રજૂઆત કરી જેમણે દાન આપ્યું હતું તે કેવી રીતે દાન કરવામાં આવ્યું હતું તેથી ત્યાં એક ભાષાકીય સમજણ આવી છે તેમાં એક કલાત્મક સમજ છે અને તમે તેની શૈલી અર્થઘટન જાણો છો હવે ઉદાહરણ તરીકે જ્યારે આપણે તેઓની ઓળખ કેવી રીતે કરી તે વિશે વાત કરીશું ફોટોગ્રાફમાં જમણી તરફ તમે કેટલાક નાના પાઠો જોઈ શકો છો જે પાલીમાં ક્યાં લખાયેલ છે અથવા આ કહે છે કે આધારસ્તર એ મિતદેવનું દાન છે જે ગાંધીકા પરિવારનો મિત્રદેવ છે જે પાઠિઠાણાના રહેવાસી છે પ્રતિષ્ઠા એ આધુનિક પાયથોન છે તેથી તે કહે છે કે આ શિલાલેખો ખરેખર તે કુટુંબ વિશે છે જેણે બાંધકામ માટે દાન આપ્યું છે તેથી તેનો અર્થ અને તે ક્યાંથી છે તેથી આ બધી પ્રક્રિયા એ જાણવાની ખૂબ જ સમૃદ્ધ પુરાવા બની ગઈ છે કે આસપાસના કયા પ્રકારનાં કુટુંબો રહેતા હતા તેઓ કેવી રીતે જોડાયેલા છે તેઓ કેવા પ્રકાર વિશે વાત કરી રહ્યા હતા અને કે જો તમે તબક્કાઓ પર નજર નાખો તો અમને લગભગ મળતા આવે છે પિતાલખોરા ખાતે શિલાલેખના 5 તબક્કાઓ એક મીતાદેવ અને સંગાકાસા રાજાવેજાસા કુટુંબ ધેનુકાકાટક અને ભુતારકીતા અને જ્યારે IV ના તબક્કામાં તે નૂન અને કણહદાસ અને V તબક્કઓના તબક્કા વિશે વાત કરે છે તેથી આ કેવી રીતે કેટલાક પુરાવા છે અને આના જેવું જ તમે જોઈ શકો છો કે આ પણ પાઠિઠાણાના નિવાસસ્થાન બંને સાઘકા દ્વારા દાન કરવામાં આવ્યું છે અને જો તમે આખી ગુફાઓનો વિહંગમ દ્રષ્ટિકોણથી જુઓ તો તમે જે નાની નાની ગુફાઓ જોઈ શકો છો તે ખરેખર ખૂબ જ રેખીય પેટર્નમાં સ્થિત છે અને આ પર્વત બિગ ટેકરાની નીચે જડિત કરવામાં આવી છે જે આવરી લેવામાં આવી છે અને ત્યાં વિજ્ઞાનના કેટલાક આઇકોનોગ્રાફિક પાસાઓ અને તેના સાંકેતિક પાસાં પણ છે જ્યાં તમને કેટલીક શિલ્પ પણ મળી શકે છે જ્યાં તેમના સમયમાં હાથીને ગર્ભધારણનો સંદર્ભ આપવામાં આવે છે બળદના જન્મનો ઉલ્લેખ કરવામાં આવે છે ઘોડાને મહાન પ્રસ્થાનનો ઉલ્લેખ કરવામાં આવે છે સિંહને સંદર્ભિત કરવામાં આવે છે સક્યા અને સિંમ્હાને તમે જાણો છો તેથી આ પ્રતીકાત્મક અભિવ્યક્તિઓ સાથે જોડાયેલા કેટલાક જુદા જુદા અર્થો છે બૌદ્ધ ધર્મમાં એક મહત્વપૂર્ણ તબક્કો આપણે પિતાલખોરામાં બૌદ્ધ ધર્મના મહાયાન તબક્કા વિશે વાત કરીશું તે પેઇન્ટિંગ્સ છે જે સમય સાથે પણ દર્શાવે છે જેમ કે જો તમે ડાબી બાજુ જોશો જે ખરેખર તે બંને મહાયાન તબક્કાની પેઇન્ટિંગ્સ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે જ્યાં ગુફાઓ મહારાણા સંપ્રદાય માટે અનુયાયીઓ દ્વારા કબજે કરવામાં આવી હતી પરંતુ તમે સમયનો તફાવત જોઈ શકો છો બુદ્ધની શૈલી તે બંને બુદ્ધની વાત કરી રહ્યા છે જ્યાં તેની હેરસ્ટાઇલ જુદી છે અને તેમની કલાત્મક શૈલી પણ ઘણી અલગ છે હકીકતમાં તે સમયે લોકો તેનો ઉપયોગ પણ કરતા હતા આ એક પ્રકારની પિત્તલોરા શૈલીની હેરસ્ટાઇલ છે જે તમે જાણો છો આ બધી કેટલીક પ્રતિનિધિ કુશળતા છે જે સમય દ્વારા વિકસાવવામાં આવી છે હવે આ ગુફાઓ અને બૌદ્ધ સંપ્રદાયો જેવા તેમના એઈતિહાસિક પાસા વિશે અને તેમનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવામાં આવ્યું છે તે વિશે ટૂંકમાં છે પરંતુ પછી હું તેના ભૌગોલિક તકનીકી પાસાઓ તેના ભૂસ્તરશાસ્ત્રના પાસાઓને પણ સ્પર્શ કરીશ હવે પિતાલખોરામાં આપણે ખરેખર ટેકલેટીક બેસાલ્ટનો એક ખૂબ જ જાડા સ્તરને ટેકરીની નીચલી નજીક જોયો જેણે અનુમાનિત યોજના મુજબ ખોદકામની અવધિને મર્યાદિત કરી દીધી છે કારણ કે તમે જાણો છો કે આ બાસાલ્ટ વિશે છે જે ખરેખર તેની ઘણી નરમ સામગ્રી બની જાય છે જ્યારે ખોદકામ કરતી વખતે તમે જાણો છો તે ટુકડાઓમાં તૂટી જાય છે આ રીતે એવી સંભાવના છે કે પુરાવા પણ ખોવાઈ જશે આપણે કેટલાક પુરાવા ગુમાવીશું હવે જેવું તમે અહીં જુઓ છો તે એક પ્રકારનો લાવા છે જ્યાં આપણે એએ વિશે વાત કરીએ છીએ જે બેસાલ્ટિક લાવા છે જે રફ અથવા કચરો સપાટી દ્વારા વર્ગીકૃત થયેલ છે અને આ લાવા બ્લોક્સ પણ અમે ખરેખર આ પ્રકારના રફમાંથી ક્લિંકરને કાઢીએ છીએ અને કચરાવાળા સપાટીના લાવાને એએ કહેવામાં આવે છે આ એક ખૂબ જ સુંવાળી સપાટી છે જે અખંડ લાવા છે તે બેસાલ્ટિક લાવા પણ છે જે ખૂબ જ સરળ બિલવી અન્ડ્યુલેટિંગ અથવા રોપી સપાટી છે અને આને પાહોહો કહેવામાં આવે છે અને આ હવાઇયન અર્થ છે જેને સરળ અને અખંડ લાવા કહેવામાં આવે છે તે માત્ર જ્યારે તમે જાણો છો કે જ્યારે પારો નીચે વહેવા માંડે છે ત્યારે ખૂબ સરળ પ્રવાહીમાં તરે છે જ્યારે આ પ્રકારના પીગળેલા લાવા ઠંડો થાય છે ત્યારે તે માળખાકીય સ્વરૂપોનો વિકાસ કરે છે કે કેમ કે માળખાકીય સાંધા વિકસિત થાય છે અને કેટલીક હોલો જગ્યાઓ પણ વિકસિત થાય છે અને આ તે જ સ્થાને છેવટે માણસોએ તેના આશ્રયસ્થાનો બનાવ્યા છે હવે આપણે જે જોઈ શકીએ છીએ તે એક પછી એક આડા સ્તરો છે તેથી આ સ્તરો આ બેડ્સ વિશે પણ વાત કરે છે જે વિશે વાત કરવામાં આવે છે તેથી લાવાના સમૂહ નીચે આવ્યા છે અને ધીરે ધીરે લાવાનો બીજો સમૂહ આવે છે અને જ્યારે તે બીજો સમૂહ ઠંડો થાય છે ત્યાર પછી બીજો સમૂહ આવ્યો હતો તેથી આ રીતે આડા સ્તર એક પછી એક વિકસિત થવા લાગ્યા અને આ ટેચેલેટીક બેસાલ્ટ જે ગુફા ખોદકામ માટે અનુકૂળ ખડક નથી કારણ કે તેની રાસાયણિક ગુણધર્મો ભેજ સાથે તીવ્ર પ્રતિક્રિયા આપે છે અને ટુકડાઓમાં વિખેરાઇ જાય છે આ ક્ષણે તમે ખોદકામની પ્રક્રિયા કરી રહ્યા હોવ તે ધીમે ધીમે તમે જાણો છો કે તે નાના ફાચર આકારના ટુકડા થઈ જાય છે ખાસ કરીને આ પ્રકારની સામગ્રી સાથે ખોદકામના પડકારમાં તે એક મહત્વપૂર્ણ પાસો છે આ તેનુ બીજું સ્વરૂપ છે જે આપણે રોપી માળખું વિશે વાત કરીએ છીએ તેથી તે આ એક પાહોહો પ્રકારની વસ્તુ છે જે ખરેખર દોરડું બંધારણના વલણમાં વળી જાય છે અને તમે એ પણ જોઈ શકો છો કે ગોળાકાર હવામાન પર સમય પસાર થતો જાય છે કારણ કે ઉપરના સ્તરો પરના આ સ્તરો ચિપ દ્વારા ચિપની જેમ આવતા રહે છે અને આ ફરી એક ગોળાકાર રીતે થાય છે આને સ્પિરોઇડલ વેધરિંગ કહેવામાં આવે છે અને ડાબી બાજુ તમે એક ઉદાહરણ જુઓ છો કે કેવી રીતે આખો ખડકલો રચાય છે અને હવામાન પાસાને કારણે તે કેવી રીતે નીચે ઉતરી જાય છે જમણી બાજુએ તમે જે જુઓ છો તે એક પ્રકારનું બોલે બેડ્સ છે જે તે સમયના અંતરાલો પર નજર નાખે છે કે આ ક્રમિક લાવા પ્રવાહ તમે જાણો છો તે ડેક્કન ટ્રેપમાં કેવી રીતે ફસાઈ ગયા છે અને જેમ જેમ સમય પસાર થતો ગયો ત્યાં સ્પષ્ટપણે કેટલિક જળ સંસ્થાઓ નાના ધોધ આવી ગયા છે અથવા તેઓ તેને ઢાળ અને ઉતાર મુજબ વહેતા કરે છે જે એક કુદરતી સ્વરૂપ છે પરંતુ તે પછી તે યુગોથી છે અને જ્યાં સુધી લોકો શોધી શક્યા નથી ત્યાં સુધી કોઈને તે સમજાયું નથી અને તે ત્યાં ઘણા દાયકાઓથી છે હવે વસ્તુઓ એ છે કે પાણી અનુસરે છે અને ગુફાઓની અંદર સીપેજ શરૂ થઈ ગયું છે અને આ એક પાસા છે હવે તેઓએ જે કર્યું તે પુરાતત્ત્વવિદોની ટીમે તેઓને ખરેખર નકશી બનાવી છે તેઓએ ખરેખર તિરાડોના વિશ્લેષણ સહિત ગુફાઓના સંપૂર્ણ સમૂહનું દસ્તાવેજીકરણ કર્યું છે જ્યાં તેઓ ગુફાઓની ટોચમર્યાદાના ભૌગોલિક મેપિંગ વિશે વાત કરે છે અને આ એક છે ચૈત્ય જ્યાં દસ્તાવેજીકરણ કર્યું છે ત્યાં તેમાં તિરાડો આવે છે કેવા વર્ગો છે તેઓ જોખમના વર્ગોમાં વર્ગીકૃત કરે છે તેથી તિરાડની પ્રકૃતિના આધારે અને સ્થિરથી અત્યંત અસ્થિર સ્તર સુધી જેથી તેઓએ ક્રેક કેટેગરી 1 2 3 4 5 બરાબર કરી અને તે આ જોખમોના પાસાઓને વર્ગીકૃત કરે છે અને તે જ રીતે તેઓ ફરીથી જોખમના વિવિધ પાસાઓ શું છે તેનું વર્ગીકરણ કરે છે એક એ થોડું વેઇશ્ચ્યુલર બેસાલ્ટ અને પાણીનો સીપેજ ઝોન છે જે તેના આ બિંદુવાળા પાસાઓથી વધુ છે અને જ્યાં તૂટેલી છતની ધાર અને તમે છત વિશે જાણો છો અને આ તે છે જ્યાં તેઓ ફરીથી આ બધા પાસાઓને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરે છે અને જ્યાં તિરાડો પણ માત્ર છત સ્તરની આડી બાજુ જ નહીં પરંતુ સમગ્ર ગુફાના માળખામાં પણ સતત દેખાઈ રહી છે કે કેવી રીતે આ ઉભી તિરાડો આવી રહી છે અને આ કર્યા પછી મેં તમને વિશ્લેષણનો એક નાનો સમૂહ બતાવ્યો કે કોઈ એક કેવી રીતે આ બધી ગુફાઓનું દસ્તાવેજીકરણ કરવામાં સક્ષમ છે અને તે તેના અવકાશી સ્થાનેથી નકશા કેવી રીતે સક્ષમ કરી શકે છે અને તેના મૂળ કારણો શું છે તેનું વિશ્લેષણ કરી શકે છે તેમાં ભૌતિક પાસાંઓ પાણીના નિકાલના પ્રશ્નો ક્યાં છે જ્યારે છત તૂટી ગઈ છે અથવા જો ત્યાં આધારસ્તંભોને તોડી નાખવામાં આવ્યા છે ભલે તે ફ્લોર પાસા હવામાન પાસાઓને કારણે કે પછી વરસાદી મોસમ દરમિયાન કેવા પ્રકારનું છે તેની અસર થઈ રહી છે તેથી આ બધા દસ્તાવેજો થઈ ગયા છે તેથી પરંતુ તે પછી જ્યારે તમે 1954 થી 2008 દરમિયાન સંરક્ષણ યોજનાના ભાગ રૂપે લેવામાં આવતી પ્રવૃત્તિઓના સમૂહને જુઓ ત્યારે તમને એક વિશાળ અવધિ દેખાય છે પરંતુ પછી આપણે જોઈ શકીએ છીએ તે ખૂબ જ મર્યાદિત કાર્ય છે પરંતુ પછી તમારે સમજવું પડશે તે નિયમિત બિલ્ડિંગ પ્રોજેક્ટ નથી તે એક સંરક્ષણ પ્રોજેક્ટ છે તેથી તે સામાન્ય રીતે સમય લે છે કારણ કે તે કેવી રીતે કરવું તે એક નાના પાલખ બનાવવાનું વિશ્લેષણ કરવું પણ તે એક મોટું કાર્ય છે જે તમે જાણો છો કારણ કે તમે કદાચ 1954 55 માં પુરાવાને નષ્ટ કરી શકો છો આ મોટા પથ્થરો અને કાટમાળ સુધી સંપૂર્ણપણે અવરોધિત છે તેઓએ તેને સાફ કરવાનું શરૂ કરી દીધું છે અને ત્યારબાદ આગળ પડેલા ખડકના કેટલાક પડતા અને પતન ભાગો કાઢી નાખવામાં આવ્યા હતા અને આ વિસ્તારને બરાબર બનાવવામાં આવ્યો છે અને 1955 56 માં ગુફાઓના જૂથ ખૂબ ઓછા જાણીતા થયા છે કે મુખ્ય ચૈત્યને અડીને આવેલા વિહારમાં પર્વતમાળા પરથી ગુફાઓ તરફ પગથિયા બાંધવાના અને છત પરથી પડતા વિશાળ પથ્થરોને કાઢીને અને ત્યાં ગુફાઓનો પ્રભાવ પડ્યો હતો તેથી 57 અને 58 માં ચૈત્ય અને વિહાર ગુફાઓની સામે મંજૂરીથી કેટલીક વિશિષ્ટ સુવિધાઓ અને શિલ્પો પ્રગટ થાય છે જ્યાં મેં તમને સિંહ અને બળદ ઘોડા બતાવ્યાં અને 58 59 માં ફરીથી ગુફા માં વધુ બે હાથી કારિઆટાઇડ્સ જાહેર થયા અને તે એક પછી એક તેઓને શોધવાનું શરૂ કર્યું અને તેઓ ફરી શરૂ થયા અને તેઓ 1959 60 માં આ સમય સુધીમાં ભંગાર લેવાને પણ લગભગ 6 વર્ષ થયા છે 1 થી 4 સામેની ટેકરીની બાજુએથી તમે જાણો છો કે ફક્ત કાટમાળ સાફ કરવા માટે તે છ વર્ષનો પ્રોજેક્ટ કેવી રીતે છે અને જ્યારે 60 61 માં પાણીનો સંગ્રહ કરવા માટે કાટમાળમાંથી કાપવામાં આવેલો કચરો સાફ કરવામાં આવ્યો હતો અને ગુફાની ટોચ પર રોક કટ ડ્રેઇનનુ ખોદકામનું કામ શરૂ કરાયું હતું તેથી તે રીતે તેઓએ કુંડની સાથે જ જળસંચયની શરૂઆત કરી અને 1995 માં અહીંથી તેઓ માઇલ્ડ સ્ટીલના ફૂટબ્રીજ વિશે શરૂ કરી શક્યા કારણ કે પ્રવાસીઓ નીચે જતા શરૂ થાય છે અને પુરાવાઓને નષ્ટ કર્યા વિના તેમને ચેનલ બનાવવા માટે તે અમુક પ્રકારના એક્સેસ રાખવા માટે તેઓ પ્રયાસ કરે છે જ્યારે ત્યાં પણ 2001 પછીથી જથ્થો અને ભૂગોળ તકનીકી અને ભૂ ભૌતિક અને ભૂ પર્યાવરણીય અભ્યાસ પિત્તલોરા ગુફાઓ અને આસપાસના અભ્યાસ માટે જી ભૂસ્તરશાસ્ત્રીય સર્વે ઈન્ડિયાને ડિપોઝિટ વર્ક આપવામાં આવે છે જ્યારે અહીં તે માત્ર એટલું જ નહીં કે પ્રવૃત્તિઓનો સમૂહ કેવી રીતે સંબંધિત છે ત્યાં તકનીકીતાનો એક અલગ જ પરિમાણ તેમાં આવે છે હવે તે કોઈ સંરક્ષણ આર્કિટેક્ટની વાર્તા નથી તે ફક્ત એક કાર્ય જ નથી પરંતુ આ વિશ્લેષણ ભૂ તકનીકી સાથે કેવી રીતે કાર્ય કરે છે અને ભૂ પર્યાવરણીય અધ્યયન પણ તેમાં સહયોગ કરે છે કારણ કે આ પ્રકારની અસરના પાસાઓને સમજવા માટે તે હવે આધાર બની જાય છે એવા કિસ્સામાં કે જે જોખમનું પાસું છે હવે આ બધા વિશ્લેષણના પગલે ગુફાઓની અંદર કયા પ્રકારનાં ફેરફારો કરવામાં આવ્યા છે તેથી હવે તમે જોઈ શકો છો કે તેઓએ કેવી રીતે છતની ધાર અને ઉભા પાસાની રચના અને છતના પાસાને મર્જ કરવામાં આવ્યા છે તે જોવાનું શરૂ કર્યું છે કે જેમાં ઘણું નુકસાન થયું છે અને સંભવ છે કે તે કોઈ પણ સમયે તૂટી શકે છે તેથી તે છે ત્યાંથી તેઓએ કેટલાક પ્રકારની સપોર્ટ સિસ્ટમ આપવાણી શરૂ કરી કે જેથી તમે ત્યાં એક માળખાના સંતુલનને પણ જાણો ઉપરાંત તમે અહીં જે જોઈ શકો છો તે તેમની પાસે પહેલેથી જ કોલમ છે અને હવે તે ફરીથી ગોઠવી રહ્યા છે અને છતને એક પ્રકારનો ટેકો આપે છે તેથી હવે તમે સ્કેફોલ્ડિંગ પ્રક્રિયાને જોઈ શકો છો કારણ કે પાલખની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે કારણ કે તમારે દિવાલને ફટકારતા સામાન્ય બિલ્ડિંગ પ્રોજેક્ટમાં તમને ગમવાની જરૂર નથી તમે તેને પંચર કરો અને પછી તમે સપોર્ટ સિસ્ટમ રાખવાનો પ્રયાસ કરો પરંતુ અહીં સંરક્ષણ પ્રોજેક્ટમાં તે તેવું કાર્ય કરતા નથી તમારે એટલા માટે કારણ કે દરેક પુરાવા ખૂબ મહત્ત્વના છે અને તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ રીતે પુનર્સ્થાપન પ્રક્રિયા કરવામાં આવી છે અને ફ્લોરિંગ ભાગ પર તમે જાણો છો કારણ કે ત્યાં થોડો સમય આવ્યો છે તેને બહાર કાઢી દેવામાં આવ્યો છે તેથી જ તેઓએ અમુક પ્રકારની ફ્લોરિંગ રિસ્ટોરેશન બનાવવાનું શરૂ કર્યું છે અને તે જ રીતે તેઓએ કેટલીક સપોર્ટ સિસ્ટમો પણ આપી હતી જ્યાં તિરાડો પડી ગઈ છે અને એવી સંભાવના છે કે આ થોડો સમય પછી ભાર સહન ન કરે ત્યાંથી તેઓએ કડિયાકામના નહીં પણ કોઈક પ્રકારની વિશાળ ભંગાર દિવાલને આપવાનું શરૂ કર્યું તે એક પ્રકારનો એ છે કે સુકા પથ્થરની દિવાલ કે જેના પર તેઓ થોડો ટેકો આપી શકશે તેથી તેને કોઈપણ વધારાની સામગ્રી અથવા રેન્ડર કર્યા વિના ફક્ત એક પથ્થરની દિવાલ તરીકે રાખવી ઉપરાંત પેઇન્ટિંગ્સ સૌથી મહત્વપૂર્ણ તત્વો છે કે જ્યાં તેઓ જોખમની તપાસ કરે છે તેથી આ પેઇન્ટિંગ્સને કેવી રીતે પુનર્સ્થાપિત કરવી તે એક સૌથી મોટો પડકાર છે અને તે છે જ્યાં તમારે રસાયણશાસ્ત્રના લોકો સાથે પુરાતત્ત્વવિદોના લોકો સાથે કામ કરવું પડશે કારણ કે તમારે તે જોવાની જરૂર છે કે ત્યાં કોઈ વૈજ્ઞાનિક પણ તેમાં શામેલ હોઈ શકે છે આપણે ખરેખર તેમને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તે ખૂબ મહત્વનું છે હવે તમે જે જોઈ શકો છો તે એક નાનકડી નહેર છે પરંતુ ટોપોગ્રાફિક પાસાઓની સંપૂર્ણ સમજણ કર્યા પછી અને પાણીની નદીઓ ક્યાં આવી રહી છે તેની સમજણ પછી તેઓ સમજી ગયા કે પાણીનું મૂળ કારણ ફક્ત ગુફામાં નથી તે પર્વતની બહાર ક્યાંક છે તેથી ત્યારબાદ તેઓએ એક પ્રકારની ચેનલ બનાવવાનું શરૂ કર્યું તમે જાણો છો કે આ પાણીને કેવી રીતે ડાયવર્ટ કરવું છે કે જેથી તે ઓછામાં ઓછી ગુફાઓમાં રહેલા પાણીના નિકાલનું રક્ષણ કરી શકે તેથી આ તે ખૂબ જ નાનો દખલ હોઈ શકે પરંતુ પછી આ વારસાગત સંરચનાઓને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ વિશ્લેષણ કરવું પડશે હકીકતમાં ખરેખર આ વિશેષ રચનાઓ પર કામ કરનાર વિદ્વાનમાંથી એમ દેસપાંડે અને જ્યાં આ પીતાલખોરા પીતાલખોરાયા ચીલેની ખોરા એક કોતર કચરો અથવા ગ્લેઈન અને સિન્ક્લેઇર લેવી જે બ્રાઝેન ગ્લેઈન પીપલ ખોરા છે જે ફિકસ રિલિઆયોસા છે જે બોધિનું વૃક્ષ છે જેણે બૌદ્ધ ધર્મનું પ્રતિબિંબ પાડ્યું હતું અને તમે જાણો છો કે ઘણી બધી શાખાઓ કેવી રીતે એક સાથે આવે છે અને તે જોખમના આ મૂલ્યાંકન પર પણ કાર્ય કરે છે સંરક્ષણ પણ પરંતુ તમે તેને કેવી રીતે મેનેજ કરો છો તે પણ એક મહત્વપૂર્ણ પાસો છે હું આશા રાખું છું કે આ તમને મદદ કરશે ખુબ ખુબ આભાર